હવે ફરી તમારું સ્વાગત છે તેથી આ હવે લેટીસ ડાયાગ્રામ છે જો તે ઉદાહરણ માટે પૂછવામાં આવે તો સમય અને અંતરમાં આપેલા બિંદુ પર વોલ્ટેજ એ બધી શરતોશબ્દો ઉમેરીને જોવા મળે છે જે સીધા તે બિંદુથી ઉપર હોય છે ઉદાહરણ તરીકે ધારો કે જો તે વોલ્ટેજ છે કે t એ 5 5T ની બરાબર છે અને x એ 𝑙4 ની બરાબર છે માની લો કે તમારે તે શોધવું પડશે જ્યારે ટાઇમ t એ 5 5T ની બરાબર છે અને x એ 𝑙4 ની બરાબર છે હવે આ રેખાકૃતિડાયાગ્રામ જુઓ સમય 5 5T છે પછી જ્યારે x એ તમારા 𝑙4 ની બરાબર હોય ત્યારે આ ચોથા ભાગની લંબાઈ હોય અને આ ચોથા ભાગની હોય છે આ લાઇનની કુલ લંબાઈ x બરાબર l હોય છે તેથી તે એક ચતુર્થાંશ એટલેકે આ ¼𝑙 છે અને આ ¾𝑙 છે જેમ કે કુલ લંબાઈ l છે તેથી આ કિસ્સામાં હવે સમય આપવામાં આવેલ છે કે t એ 5 5T જેટલો છે તેથી આ 5T છે આ 6T છે તેથી તમે 5 હવે જો તે 5 5T છે ત્યાંથી તમે તે ઉપર જશો અને તમે બધા વોલ્ટેજ ઉમેરો તેથી x એ 𝑙4 ની બરાબર છે અને સમય T એ 5 બિંદુ છે 1 2 3 4 5 તેથી જુઓ જો તમે આ લો છો અને આ તે બધા 5 5 ની નીચે છે તો તમારે ધ્યાનમાં લેવું જોઈએ નહીં તમારે ફક્ત તે સમયથી આ ઉપરના આ 5 મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ કારણ કે આ સમય આ T છે એ 0 ની બરાબર છે તેથી t એ 5 5T ની બરાબર છે તેથી આ બધા શબ્દોશરતો તમારે ઉમેરવા પડશે તેથી જો તમે ઉમેરશો તો તમને મળશે કે તેથી જ હું લખું છું v કૌંસ ફંકશન 𝑙4 લંબાઈનું અને T ખરેખર 𝑥 𝑡 છે x એ 𝑙4 છે અને નાનો t એ સમાન છે 5 5T બરાબર છે તમે જે કરી શકો તે બરાબર છે હું તે તમને બતાવી રહ્યો છું અને આ બતાવવા પહેલાં માની લો કે આ આકૃતિ બાજુ જુઓ તેથી આપણે 5 5T ના અર્થ પર આવીશું આ એક આ એક આ એક અને આ એક તેથી અહીં તે આ આ લાઇન ખરેખર ઝિગઝેગ લાઇન દર્શાવે છે જે આ એક છે 𝑣𝑓 તેથી તમે તે તમારો V x બરાબર 𝑙4 છે અને t બરાબર 5 5 T છે હવે તમે આ એક ત્યાં છે તેથી તમે 𝑣𝑓 વત્તા આ એક ઉમેરો આ પણ ત્યાં છે કારણ કે 5 પોઇન્ટ છે માટે 𝜌𝑟𝑣𝑓 પછી તમે આના પર આવો તે 𝜌𝑠𝜌𝑟𝑣𝑓 હશે પછી આના પર આવો તે 𝜌𝑠𝜌𝑟2𝑣𝑓 હશે પછી એક વધુ તે 𝜌𝑠2𝜌𝑟2𝑣𝑓 હશે કારણ કે 5 5 T સુધી ઉપર થી જો તમે નીચે આવો કે તે 5 5T કરતા વધારે છે જો તમે 𝑣𝑓 સામાન્ય લેશો તો તે એક થશે તેથી આ મૂલ્યાંકન છે કે તમે લેટીસ ડાયાગ્રામથી કેવી રીતે મૂલ્યાંકન કરો છો હવે તેથી જ આ અભિવ્યક્તિ જે કંઈપણ મેં તમને અહીં બતાવ્યું તે આ જ વસ્તુ છે જે મેં લખ્યું છે તમે તે 𝑣𝑓 સામાન્ય લેશો તો તે 1 𝜌𝑟 𝜌𝑠𝜌𝑟 𝜌𝑠𝜌𝑟2 𝜌𝑠2𝜌𝑟2 હશે તમને જે મળ્યા છે તે 5 શબ્દો છે તમારી પાસે જે પણ છે તેથી આ ખરેખર t પરનો વોલ્ટેજ 5 5T ની બરાબર છે અને x એ 𝑙4 ની બરાબર છે જે આ લેટીસ ડાયાગ્રામમાંથી છે બીજા એકને મેં બનાવ્યો છે પરંતુ તમારું કામ આ એકનો જવાબ હશે જે હું અહીં જણાવી રહ્યો નથી પરંતુ તમે તે કરશો તમે આ કરશો ફક્ત થોડી રાહ જુઓ તે ખૂબ જ સરળ છે જ્યારે આ વોલ્ટેજ તે છે હું જવાબ અહીં લખતો નથી તમે શોધી શકશો કે t એ 6 5T ની બરાબર છે અને x બરાબર ¾𝑙 છે તેથી 𝑣 𝑥 𝑡 સંદર્ભ 421 x બરાબર ¾𝑙 અને 𝑡6 5𝑇 ની બરાબર 𝑣𝑓 અને કૌંસમાં જે શબ્દ આવશે તે બધા જ શબ્દો ફક્ત હું તમને આ સંકેત આપી શકું છું કે આ 6 5T છે અને x તમારા ¾𝑙 ની બરાબર છે તેનો અર્થ એ કે આ શું થશે આ એક આ એક આ એક આ એક આ એક કુલ 6 શરતો કૌંસમાં હશે તેથી આ શોધવાનું કામ તમારું રહેશે અને તમારે તે શોધવાનું રહેશે તમે મને ઇ મેઇલ મોકલી શકો છો હું સાચું છે કે ખોટું છે તેનો જવાબ આપીશ તેથી આ એક તમે શોધી શકશો જેથી તેનો અર્થ એ કે કરંટ માટેનો લેટીસ ડાયાગ્રામ પણ દોરી શકાય છે કરંટ માટે પણ તે જ રીતે દોરવામાં આવે છે જો કે હકીકત એ છે કે કરંટ માટે પ્રતિબિંબ ગુણાંક હંમેશાં વોલ્ટેજના પ્રતિબિંબ ગુણાંકથી નકારાત્મક હોય છે જે ધ્યાનમાં લેવું જોઈએ તેથી ત્યાં વોલ્ટેજ માટે જે કાંઈ પ્રતિબિંબ ગુણાંક હોય મારો અર્થ કરંટ એ નકારાત્મક હશે જે તમારું વિરુધ્ધ ચિહ્ન હશે જેને તમે કહો છો તે આપણે પહેલાથી જ જોયું છે હવે આપણે લેટીસ ડાયાગ્રામ પર એક ઉદાહરણ લઈશું તેથી આકૃતિ 11 a માં બતાવેલા સર્કિટ ડાયાગ્રામને ધ્યાનમાં લો હું તમને આ આકૃતિ 11 ની સર્કિટ ડાયાગ્રામ બતાવીશ મારો મતલબ કે આ જ સર્કિટ ડાયાગ્રામ ફક્ત થોડી રાહ જુઓ આ તમારી છે આ તે જ સર્કિટ ડાયાગ્રામ છે 11 a એટલેકે આ સર્કિટ ડાયાગ્રામ સમાન સર્કિટ ડાયાગ્રામ 11 a અને તમારી અને ધારે છે કે ડીસી સ્ત્રોત એ એક 1000 વોલ્ટનો આદર્શ વોલ્ટેજ સ્રોત છે અને તેથી આંતરિક ઇમપેડન્સ 𝑍𝑠 એ 0 છે અને તે અંડરર્ગ્રાઉન્ડ કેબલના સેન્ડીંગ એન્ડ સાથે જોડાયેલ છે આનો અર્થ એ કે આ સર્કિટમાં એ આંતરિક ઇમપેડન્સ 𝑍𝑠 એ 0 આપવામાં આવેલ છે જે 𝑣𝑓 બરાબર છે 𝑣𝑓 જે ખરેખર 1000 વોલ્ટ આપવામાં આવેલ છે તેથી અને તે 40 Ω ના લાક્ષણિક ઇમપેડન્સ સાથે અંડરગ્રાઉન્ડ કેબલના સેન્ડીંગ એન્ડ સાથે જોડાયેલું છે અને ધારો કે કેબલ એ 60 Ω રેઝિસ્ટરમાં સમાપ્ત થાય છે તેથી લાક્ષણિક ઇમપેડન્સ તે છે જેને તમે 40 Ω કહો છો અને કેબલને 60 Ω રેઝિસ્ટરમાં સમાપ્ત કરવામાં આવે છે તેથી તમારે નીચેની બાબતો શોધવી પડશે તમારે સેન્ડીંગ એન્ડ પર પ્રતિબિંબ ગુણાંક રિસીવીંગ એન્ડ પર પ્રતિબિંબ ગુણાંક શોધવાનો છે તેથી માફ કરશો દરેક પ્રતિબિંબિત વોલ્ટેજનું મૂલ્ય દર્શાવતો સંબંધિત લેટીસ ડાયાગ્રામ દોરવાનો છે t પર વોલ્ટેજનું મૂલ્ય 6 5T ની બરાબર છે અને x એ ¾𝑙 ની બરાબર છે અને સમય વિરુદ્ધ રિસીવીંગ એન્ડ વોલ્ટેજનું આલેખનપ્લોટ કરો તેથી પ્રથમ વસ્તુ rho s છે rho s એ સેન્ડીંગ એન્ડ બાજુનો પ્રતિબિંબ ગુણાંક બરાબર છે તેથી 𝜌𝑠 બરાબર 𝑍𝑠−𝑍𝑐𝑍𝑠𝑍𝑐 છે પરંતુ તે સમસ્યામાં આપવામાં આવેલ છે કે 𝑍𝑠 એ ખરેખર 0 છે તે અહીં આપવામાં આવ્યું છે કે આદર્શ છે જેથી આદર્શ વોલ્ટેજ સ્રોત તેથી કે આંતરિક ઇમપેડન્સ 𝑍𝑠 એ 0 છે અને તે અંડરગ્રાઉન્ડ કેબલના સેન્ડીંગ એન્ડ સાથે જોડાયેલું છે તેથી તમારા લાક્ષણિક ઇમપેડન્સ સાથે બધું આપવામાં આવ્યું છે તેથી 𝑍𝑠 એ 0 ની બરાબર છે તેથી અને 𝑍𝑐 એ 40 Ω છે કારણ કે તે આપવામાં આવ્યું છે કે અંડરગ્રાઉન્ડ કેબલ સાથે તમારો લાક્ષણિક ઇમપેડન્સ 40 Ω નો છે ધારો કે કેબલ 60 Ω રેઝિસ્ટર તરીકે સમાપ્ત થાય છે તેથી 𝑍𝑠 એ 0 છે તેથી 𝑍𝑐 એ 40 છે તેથી 0−40040 જે સેન્ડીંગ એન્ડ બાજુ પ્રતિબિંબ ગુણાંક 𝜌𝑠 એ −1 છે બરાબર અને તે જ રીતે તમારી રિસીવીંગ એન્ડ બાજુ તે 𝑍𝑟−𝑍𝑐𝑍𝑟𝑍𝑐 છે તેથી ખરેખર 𝑍𝑟 એ R સિવાય બીજું કશું નથી કારણ કે 60 Ω ના રેઝિસ્ટન્સમાં લાઇન સમાપ્ત થાય છે તેથી 𝑍𝑟 ખરેખર કંઈ નથી પરંતુ R તેથી 𝑍𝑟 બરાબર R બરાબર 60 છે અને કેબલનો લાક્ષણિક ઇમપેડન્સ 𝑍𝑐 એ 40 છે તેથી તે 60−406040 છે જે ખરેખર 0 2 છે તેથી રિસીવીંગ એન્ડ બાજુ પ્રતિબિંબ ગુણાંક 𝜌𝑟 એ 0 2 છે આ આ બે ડેટા માહિતી હવે તમારે કેવી રીતે દોરવું તેથી a અને b પૂર્ણ થાય છે હવે તમારે લેટીસ ડાયાગ્રામ દોરવાનો છે તેથી તે કેવી રીતે કરી શકાય છે જુઓ આ બાજુ સેન્ડીંગ એન્ડ બાજુ આકૃતિમાંડાયાગ્રામમાં જુઓ સેન્ડીંગ એન્ડ બાજુ આ બાજુ છે 𝜌𝑠 એ −1 ની બરાબર છે અને આ અંતર છે જે રિસીવીંગ એન્ડ બાજુ તે તમારુ 0 તેથી આદર્શ વોલ્ટેજ સ્રોત વોલ્ટેજ એ 1000 Volt આપવામાં આવેલ છે તેથી તે 1000 વોલ્ટ છે બરાબર હવે આ બાજુ પ્રતિબિંબ ગુણાંક 0 2 નો અર્થ 200 Volt છે તેથી આ હવે રિસીવીંગ થી સેન્ડીંગ એન્ડ બાજુ જશે હવે સેન્ડીંગ એન્ડ બાજુ પ્રતિબિંબ ગુણાંક એ −1 છે આપણે ગણતરી કરી છે તેથી 2T પર 200 ને −1 દ્વારા ગુણાકાર કરવામાં આવશે તેથી તે −200 થશે હવે આ બાજુથી તે ફરીથી પ્રતિબિંબિત થશે અને ફરીથી તે 0 2 દ્વારા ગુણાકાર થશે તેથી − 200 × 0 2 નો અર્થ −40 છે હવે ફરીથી તે પ્રતિબિંબિત થશે સેન્ડીંગ એન્ડ બાજુથી પ્રતિબિંબિત થશે અને ફરીથી તે −1 ગુણાંક છે તેથી −1 × −40 તે 40 થશે તેથી ફરીથી તે અહીં આવશે તેથી એકવાર તે અહીં આવશે ફરીથી તે અહીંથી પ્રતિબિંબિત થશે 𝜌𝑟 આ બાજુ 0 તેથી 40 × 0 2 એ 8 બરાબર છે તેથી તે અહીં ફરીથી પ્રતિબિંબિત થશે તે −1 છે તેથી તે −8 થશે તેથી ફરીથી આ બાજુ પ્રતિબિંબિત થશે જેને તમે 0 2 ગુણાંક કહેશો તેથી −8 × 0 2 નો અર્થ −1 6 છે અને હવે આ બાજુ સેન્ડીંગ એન્ડ બાજુ 1 છે તેથી −1 × −1 6 આ બાજુ 1 6 Volt બરાબર હશે અને જ્યારે તમે અહીં પ્રતિબિંબિત થશો તો 0 6 એ 0 32 છે તેથી 0 32 એ તમારા સેન્ડીંગ એન્ડ તરફ આવી રહ્યું છે અને આ બાજુ પ્રતિબિંબ ગુણાંક −1 છે તેથી −1 × 0 32 તેથી −0 32 અને ધીમે ધીમે ઘટતુ જાય છે તેથી આ ઝિગઝેગ પાથ છે બેવલીનો લેટીસ ડાયાગ્રામthe Bewley's lattice diagram તેથી હવે ખરેખર આ 1000 Volt છે તેથી જ્યારે તે તમારો હશે જે તમે ફોરવર્ડ વેવ વત્તા બેકવર્ડ વેવ એ v ની બરાબર છે તેથી તે અહીં 0 Volt હશે પછી તે 1200 Volt છે કે પછી આ તમારા −200 અને −40 તેથી −240 તેથી આખરે આ થશે અહીં તે તમારો 960 960 Volt બનશે પછી ફરીથી તે તમારી બાજુ છે આ તમારો 40 છે અને આ તમારો 8 છે બરાબર તેથી આ તમારો 1008 Volt હશે હવે આ તમારો −8 છે તેથી તે ફરી 1000 થશે −1 6 તેથી 998 4 Volt અને તેથી વધુ તેથી આ બાજુ T 2T 3T થી લઇને 10T સુધી તે આ આકૃતિમાં દોરવામાં આવેલ છે અને આ બાજુ વોલ્ટેજ બતાવવામાં આવેલ છે આ તમારો બેવલી લેટીસ ડાયાગ્રામBewley's lattice diagram છે તે દરેક પ્રતિબિંબિત વોલ્ટનું મૂલ્ય દર્શાવે છે જ્યાં તમારો વોલ્ટેજ દર્શાવે છે તે સંબંધિત લેટીસ ડાયાગ્રામ દોરવાનો છે હવે તમારે t પરનો વોલ્ટેજ 6 5T ની બરાબર અને x એ ¾𝑙 બરાબર છે તે શોધવાનું છે તેથી તમે આ મૂલ્યને શું કહો છો જે ખરેખર 6 5T અને તમારા ¾𝑙 પર છે તેથી જો તમે ¾𝑙 અને 6 5T લો છો એટલેકે આ 6T છે આ 7T છે તેથી તે વચ્ચે તે 6 5T છે જો તમે અહીં આવશો અને x બરાબર ¾𝑙 હશે તો તે અહીં ક્યાંક હશે તેથી જો તમે આ બધી વસ્તુઓ ઉમેરતા રહેશો તો તમને વોલ્ટેજ એ 1008 Volt મળશે આ તમે કૃપા કરીને જાણો કે પહેલેથી જ બધી ગણતરીઓ અહીં બતાવવામાં આવી છે 5T છે આ 6T છે આ 7T છે તેથી આ તમારો 6 તેથી અહીંથી જો તમે આડી લાઇન દોરો અને પછી તમે આ બાજુ ¾ અંતર પર જાઓ જો તમે ¾𝑙 આગળ વધો છો તો તમે જોશો કે આ બધી વસ્તુઓ ઉમેરવામાં આવશે અને તે 1008 Volt હશે તેથી આ t પર વોલ્ટેજનું મૂલ્ય 6 5T ની બરાબર છે અને x એ ¾𝑙 ની બરાબર છે તે તમારો 1008 Volt હશે અને છેલ્લે રિસીવીંગ એન્ડ વોલ્ટેજ વિરુધ્ધ સમય ને પ્લોટ કરોઆલેખન કરો જો તમે રીસીવિંગ એન્ડ વોલ્ટેજ વિરુદ્ધ સમય ને પ્લોટ આલેખન કરો છો તો તે T છે તે ખૂબ જ મજબૂત હશે 1200 Volt બધું અહીં આપવામાં આવ્યું છે તો 3T પર તે નવ તમારા 960 હશે તમારો વોલ્ટેજ છે જેને તમે અહીંથી 1200 થી 960 સુધી ડ્રોપ કરવાનુંપડવાનું કહો છો પછી 1008 પછી 9 તમારા 998 4 બધું T 3T 5T 7T બતાવવામાં આવ્યું છે આ તે વોલ્ટેજ ડાયાગ્રામ છે તેથી આ આકૃતિ પર બધી જ વસ્તુ જમણી બાજુ બતાવવામાં આવી છે ફક્ત તે જ છે કે તમારે વસ્તુઓ સાચી કરવી પડશે મારો મતલબ એ છે આપણે 𝑣𝑥𝑡 x સૂત્ર કોઈપણ અંતર પર મેળવ્યું છે તમે તે શોધી શકો છો અને આપમેળે તમે આનું આલેખન કરી શકો છો તેથી આ ખરેખર તમારો બેવલીનો લેટીસ ડાયાગ્રામBewley's lattice diagram છે અને આ વોલ્ટેજ વેવફોર્મ છે આ Bewley's lattice diagram માટે આટલું ઘણું છે બરાબર હવે સર્જ એટેન્યુએશન અને ડિસ્ટોરશન આપણે જે કંઇ ધાર્યું છે તે ચાલો આપણે જેને તમે સ્ટેપ ફંક્શન કહો છો પરંતુ કોઈપણ રીતે ટ્રાન્સમિશન પોઇન્ટ મુસાફરી તરંગો પર પ્રતિબિંબની અસરો ઉપરાંત તે પણ બંનેને આધીન છે એટેન્યુએશન કિંમતમાં ઘટાડો તેમજ ડિસ્ટોરશન જે આકારમાં પરિવર્તન છે કારણકે તેઓ લાઇનની સાથે જ ફેલાવો કરે છે કારણ કે તે તમારું ન બની શકે જેને તમે સ્થિર મૂલ્ય કહો છો તે ઓછું થઈ જશે અને આકાર પણ બદલાશે તેથી તે વસ્તુ જે ખરેખર તે રેઝિસ્ટન્સ લિકેજ પછી ડ્રાય ઇલેક્ટ્રિક અને કોરોનાને કારણે તરંગની એનર્જીમાં થતા નુકસાનલોસને કારણે છે કોરોના ખરેખર મહત્વની ભૂમિકા ભજવે છે આ વિષય પછી જ્યારે આપણે આ ભાગ સમાપ્ત થઈ જશે ત્યારે આપણે કોરોના લોસ વિશે જોઇશું હવે ઉચ્ચ વોલ્ટેજ પર attenuation નું મુખ્ય કારણ કોરોના છે મને ખબર નથી કે તમારી પાસે છે કે નહીં જ્યારે આખું તમારું ઇન્સુલેશન કોર્ડિનેશન અને આ ઉચ્ચ વોલ્ટેજ ટ્રાંઝિઇન્ટ સમાપ્ત થઈ જશે ત્યારે આપણે કોરોના લોસ લઈશું તેથી તે સમયે મને ખબર નથી કે તમે કોરોનાનું નિરિક્ષણ કર્યું છે કે નહીં ખાસ કરીને વરસાદની ઋતુમાં જો તમે જોશો અને રાત્રિના સમયે જો તમે કોઈ હાઇ ટેન્શન લાઇનનું અવલોકન કરો છો તો તમને મળશે કે કેટલાક અસ્પષ્ટ અવાજો ઓવરહેડ લાઇનમાંથી આવે છે અને જો તમે કાળજીપૂર્વક અવલોકન કરો કે જો ભેજ વધુ હોય અને વાહકની આસપાસ વાયુહવાનું પ્રસારઆયનોઇઝ્ડ થાય ત્યારે તમે જોશો કે વાહક વિસ્તારની સાથે વાયોલેટ ગ્લો આવશે અને જે આપણે આ પ્રકરણના અંત પછી જોઇશું તેથી અને કોરોના કોરોના ખરેખર ઊંચા વોલ્ટેજ પર attenuation નું મુખ્ય કારણ છે તે તરંગ ફ્રન્ટની કિંમત અને સ્ટીપનેસને ઘટાડે છે તે કોરોના તમારી કિંમત તેમજ સ્ટીપનેસ બંનેને સલામત વોલ્ટેજથી થોડા માઇલની અંતરે ઘટાડે છે છે તેથી જ તો attenuation ની અવગણના કરી શકાતી નથી તો પછી આકૃતિ 11 દરેક પ્રતિબિંબ પછી તરંગનો કંપનવિસ્તાર 𝑒−𝛼𝑙 ના પરિબળ દ્વારા ઘટાડવો જોઈએ તેનો અર્થ એ છે કે તે તમારી આકૃતિ 11 નો અર્થ છે કે આ આકૃતિ જરા થોડી રાહ જુઓ મેં તમને બતાવ્યું છે કે આ આકૃતિ જ્યાં આકૃતિ 11 ગઈ છે થોડી રાહ જુઓ મને બધુ બરાબર જોવા દો ફક્ત થોડી રાહ જુઓ આ આકૃતિ 10 છે આકૃતિ 12 છે આ આકૃતિ 13 છે તો પણ તે ત્યાં નથી માત્ર થોડી રાહ જુઓ અન્યથા આ આકૃતિ જોશો તો પણ વાંધો નથી તમે જે આકૃતિઓ જુઓ છો 𝑣𝑓 સ્ટેપ તરંગ તે ત્યાં ન હોઈ શકે મારો અર્થ એ જ છે તેથી તે કિસ્સામાં દરેક પ્રતિબિંબ પછી તરંગનું કંપનવિસ્તાર શું થવું જોઈએ તે એક પરિબળ 𝑒−𝛼𝑙 માં ઘટાડવું જોઈએ તે માત્ર એક ઉદાહરણ છે જે મેં તમને બતાવ્યું કે તે ઉદાહરણ હું એ તમને બતાવ્યું સરખી વાત છે તેથી તે કિસ્સામાં તે કોઈ સીધી લાઇનની જેમ નહીં હોય તેથી જો તે કેટલાક હશે જેને તમે 𝑒−𝛼𝑙 કહો છો 𝛼 શું છે l શું છે તે પછી આવશે l અંતર છે અથવા 𝛼 એ કોઇ અચળ છે તમારા દરેક સંક્રમણ ના તે જથ્થા દ્વારા જે રીતે તરંગ ઓછો થાય છે તે હકીકતને કારણે હવે તેથી વોલ્ટેજ અને કરંટ તરંગોનાં મૂલ્યો તમે પાવર અને નુકસાનલોસને ધ્યાનમાં લેતા શોધી શકો છો જેને તમે પાવર લોસ કહો છો તે લેવાનું છે તેથી જો તમે આવું કરો છો જો તમે એમ કરો છો તો પછી શું થશે તેનો અર્થ એ કે બેવલેના લેટિસ ડાયાગ્રામમાં આપણે જે ઉદાહરણમાં જોયું હતું તે કદાચ તમારું ન હોઈ શકે કે જેને તમે પછીથી સીધી લાઈન ન કહી શકો તેથી શું થશે કે જ્યારે તેઓ કોઈ લાઇનની લંબાઈ dx પર મુસાફરી કરે છે ધારો કે તમે નાના તમારા dx ની ટ્રાન્સમિશન લાઇનને ધ્યાનમાં લો છો જો કે ડીફર્ન્શીયલ એલીમેન્ટ dx માં પાવર લોસ તે 𝑑𝑝 𝑖2𝑅𝑑𝑥 𝑣2𝐺𝑑𝑥 તરીકે વ્યક્ત કરી શકાય છે તો R એ એકમ લંબાઈ દીઠ લાઇનનો રેઝિસ્ટંસ જેથી dx દ્વારા ગુણાકાર થશે અને G એ વાહકતા છે જે પણ લાઇનના એકમ દીઠ હોય છે જેનો dx દ્વારા ગુણાકાર થાય છે આપણે ટ્રાન્સમિશન લાઇનની વૃદ્ધિ લંબાઈ dx ધ્યાનમાં લીધેલ છે હવે આપણે જાણીએ છીએ કે તમારા પાવરનું એક્સપ્રેશન p પાવર લોસ p એ 𝑣𝑖 બરાબર 𝑖2𝑍𝑐 ની બરાબર છે જ્યાં 𝑍𝑐 લાક્ષણિક ઇમપેડન્સ છે હવે ત્યાં ડીફર્ન્શીયલ પાવર છે ખરેખર dp એ −2𝑖𝑍𝑐𝑑𝑖 ની બરાબર છે પછી તમારા જેને તમે −2𝑖𝑍𝑐𝑑𝑖 કહો છો નકારાત્મક સંકેત એ હકીકતને દર્શાવે છે કે dp પાવરમાં ઘટાડો પ્રતિબિંબિત કરે છે તેથી આ પાવર છે પરંતુ આ વસ્તુને કારણે તમે જે કહો છો પરંતુ આ અભિવ્યક્તિમાં આ વ્યુત્પન્ન છે આ સાચું છે પરંતુ આપણે એક બાદબાકી ચિન્હ ધ્યાનમાં લીધું છે તે પહેલાં આ derivative બાદબાકી ચિહ્ન નથી derivative આ એક છે derivative આ એક છે બરાબર નકારાત્મક સંકેત ખરેખર તે હકીકતને દર્શાવે છે કે dp પાવરમાં ઘટાડો થાય છે હવે તેથી જ આ બાદબાકી ચિહ્ન માનવામાં આવે છે તેથી અન્યથા dp એ આપણે મુકેલી આ બાદની બરાબર છે કારણ કે તે ખરેખર dp dp એ પાવરમાં ઘટાડો છે તેથી તે કિસ્સામાં શું થશે તમે આને અવેજીમાં લો તેનો અર્થ એ કે આ −2𝑖𝑍𝑐𝑑𝑖 બરાબર 𝑖2𝑅𝑑𝑥 𝑣2𝐺𝑑𝑥 છે તેથી તે કિસ્સામાં શું થશે ફકત થોડી રાહ જુઓ આ સમીકરણની અવેજી કરતા તમને −2𝑖𝑍𝑐𝑑𝑖 બરાબર 𝑖2𝑅𝑑𝑥 𝑣2𝐺𝑑𝑥 મળશે અથવા તમે 𝑑𝑖𝑖 બરાબર −𝑅𝐺𝑍𝑐22𝑍𝑐𝑑𝑥 લખી શકો છો ખરેખર આ વ્યુત્પન્ન તમે જેને બાદબાકી કહો છો તે −2𝑖𝑍𝑐𝑑𝑖 આ બાદબાકી મૂળભૂત રીતે મેં તમને ફરી એકવાર કહ્યું હતું કે ત્યાં કોઈ પણ પ્રકારની મૂંઝ્વણ હોવી જોઈએ નહીં આ તમારા પ્રતિબિંબિત કરે છે કે dp પાવરમાં ઘટાડવાનું પ્રતિનિધિત્વ કરે છે તેથી જ તમારું બાદબાકી ચિહ્ન અહીં માનવામાં આવે છે બરાબર તેનો અર્થ એ કે આ અભિવ્યક્તિ તમે તે લખી શકો છો ઉપરોક્ત સમીકરણને સંકલિત કરો અને બાઉન્ડ્રી શરત લાગુ કરો x પર 0 બરાબર છે જે તે સેન્ડીંગ એન્ડ પર છે તે તમારો i બરાબર 𝑖𝑓 છે તમે કરશો આ સમીકરણ 107 છે તેવી જ રીતે તમને v તમારા વોલ્ટેજ v પણ મળે છે x એ અંતર છે અને આ સમીકરણ 108 છે તેથી જ મેં તમને કહ્યું હતું કે જે 𝑒−𝛼𝑙 દ્રારા ગુણાકાર થાય છે તે ખરેખર આ એક 𝛼 છે અને x ખરેખર તે જ l ની બરાબર છે તેથી આ જ રીતે આ એક v બરાબર 𝑣𝑓 છે મેં તમને તે મેળવવાનું પૂછ્યું ખૂબ સરળ તે તમે તમારા પોતાનામાંથી મેળવી શકો છો તેથી આ 𝛼𝑙 વાસ્તવિક રીતે 𝛼𝑥 અહીં બંને કહેવામાં આવે છે 𝛼 શબ્દ અહીં પણ સમાન છે તેથી તે ત્યાં બાદબાકી છે એનો અર્થ એ કે તે ઝડપથી ક્ષીણ થઈ રહ્યું છે પરંતુ આપણાં માટે આપણે ફક્ત સરળતા માટે અંડરગ્રેજ્યુએટ સ્તરે જાણતા હોઈએ છીએ ફક્ત આપણે સ્ટેપ વેવેફોર્મ પર વિચાર કર્યો છે કે વસ્તુઓ સમજી શકાય તેવી છે અને જો આપણે ફરીથી અને ફરીથી જો આપણે આ ઘાતાંકીય શબ્દો મૂકવાનો પ્રયત્ન કરીએ તો આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે exponential graph બનાવવો હોય ત્યારે દર વખતે તે સીધી રેખા હોઈ શકતી નથી પરંતુ સરળ સમજણ માટે આપણે સ્ટેપ ફંક્શનનો ઉપયોગ કર્યો છે પરંતુ આખરે જો તમારી પાસે જે નુકસાનલોસ છે તે તમે ધ્યાનમાં લો છો જેને તમે પાવર અને લોસ બંને તરીકે કહો છો તો તે કાર્ય થશે ત્યાં તમારો ઘટાડો એ exponentialઘાતાંકીય રીતે થશે તેથી આ v માટેનું expression છે અને 𝑣𝑓 ની દ્રષ્ટિએ સમાન છે અને આ i એક exponential termઘાતાકીય શબ્દ બરાબર છે કે જેને તમે કહો છો તે અહીં અને અહીં ઉમેર્યું છે હવે આ એક થઈ ગયું છે પછી બીજી એક વસ્તુ એ છે કે તમારી આ મુખ્યત્વે આ એક થિયરી છે તે આકાશી વીજળીલાઈટનિંગ છે જે તમારી સામે થઇ રહયુ છે આપણા બધાની સામે મારો મતલબ કે આપણી સામે ન હોવું એનો અર્થ છે આપણે દરરોજ જોઇ શકીએ છે તે તમારી વરસાદની ઋતુ દરમિયાન છે અને જ્યારે વરસાદ આવે છે ત્યારે આપણે વીજળીનો ઝટકો જોઈ શકીએ છીએ તેથી વીજળીનો આંચકો જણાવતાં પહેલા કે જ્યારે તમે જમીનની ઉપરથી આગળ વધી રહ્યા હો ત્યારે મારો મતલબ કે જ્યારે તમે જમીનથી ઉપરની તરફ જાવ છો તેથી તેના દ્વારા સપાટી ક્યાંક 40000 feetફુટ જેટલી છે તે આપવામાં આવે છે તે આદર્શ વાવાઝોડાં વાદળ કોષમાં છે તે તમારી પરિપક્વ સ્થિતી છે તેથી જ્યારે તમે જમીનથી ઉપર જતા હોવ ત્યારે જ્યારે તમે લગભગ પહોંચતા હોવ ત્યારે તમે જાણો છો કે હું મીટરની દ્રષ્ટિએ કહું છું જો તમે ઉપર પહોંચશો તો ખરેખર તે થોડું બદલાય છે જમીનથી ઓછામાં ઓછો 5 કિલોમીટર તમને તાપમાન 0 ડિગ્રી મળશે અને જો તમે 10 કિલોમીટર અથવા જમીનની ઉપર જાઓ છો ત્યારે તાપમાન −30° −35° અથવા −40° હશે જ્યારે તમે ઉપરની તરફ આગળ વધી રહ્યા હો ત્યારે મારો મતલબ કે જ્યારે તમે જમીનના તાપમાનથી 5 કિલોમીટર ઉપર પહોંચશો ત્યારે ઓછામાં ઓછું 0 ડિગ્રી રહેશે અને તે પછી તાપમાન કંઇપણ રીતે નીચે આવી રહ્યું છે અને તે જમીનથી 10 કિલોમીટરની ઉપર જશે તમે જોશે કે તાપમાન −30° અથવા −40°સે°C હશે તેથી જ્યારે પણ એવું થાય છે કે આ બધી વસ્તુઓ આપતા પહેલા તમે જેને કહો છો કે તે ઉંચાઇ સાથે કેટલીક ઊંચાઈ અહીં કિલોમીટરમાં નહીં ફૂટમાં આપવામાં આવેલ છે અથવા આ વસ્તુ આ ફૂટમાં છે ફૂટ તમે તેને કિલોમીટરમાં ફેરવી શકો છો કોઈ સમસ્યા નથી બરાબર અને આ તાપમાન છે તેથી લગભગ અહીં તે લગભગ 15000 ફીટ બતાવી રહ્યું છે કે તાપમાન 0° છે મેં તમને કહ્યું હતું કે લગભગ 5 કિલોમીટર એ તાપમાન 0° હશે પછી જો તમે તેની ઉપર જાઓ તો તે ઓછું થશે તેથી તે કિસ્સામાં શું થાય છે જ્યારે વરસાદ તમે જાણો છો કે જ્યારે વરસાદ ખરેખર પડે છે ત્યારે તેની ઉપરની બાજુ કે બરફ કે જે ઉપરની બાજુ સ્ફટિકીકૃત થઈ જાય છે અને નીચેની બાજુએ પાણીના ટપકા હશે તેથી તે કિસ્સામાં શું થશે તેથી આ વીજળીની ચોક્કસ ઘટના એ ઉપરની બાજુ સારી રીતે સમજી શકાતી નથી પરંતુ તે ઉપલા ભાગ કે જે ક્રિસ્ટલનો બરફનો ભાગ છે તે ભાગ સકારાત્મક રીતે ચાર્જ કરવામાં આવે છે અને પાણીના ટીપા તે નકારાત્મક રીતે ચાર્જ કરવામાં આવે છે તેથી આ મૂળભૂત રીતે ધારો કે તે એક વાદળ બતાવવામાં આવ્યું છે અને આ તમે જેને કહો છો કે બરફના સ્ફટિકો આ તીર દ્વારા વરસાદની બરાબર બતાવવામાં આવી રહ્યા છે પછી બરફ આ બધી વસ્તુઓ આકૃતિમાં બતાવવામાં આવી છે તેથી તમે ત્યાં વિવિધ સ્તર કરી શકો છો તેથી તમે સરળતાથી બરફ સ્ફટિક અથવા બરફ શોધી શકો છો તમારુ એક બોલ્ડઘાટું વરસાદ એક બોલ્ડઘાટું છે પછી બરફ પણ છે તે ત્યાં છે અને તમારો બરફ સ્ફટિક પણ તમારા ડબલ એરોબંને બાજુ તીર દ્વારા બતાવે છે તે અહીં છે તેથી તમે ઘણી જગ્યાઓ પર જોઈ શકો છો કે ડ્રોપ ડબલ એરો ત્યાં છે તેથી બરફ સ્ફટિક બરાબર તેથી આ ખરેખર ત્યારે છે જ્યારે વાદળની રચના થાય છે અને વરસાદ પડે છે તેથી હવે આ આદર્શ આંધી વાવાઝોડું વાદળ કોષ છે તેમાંની તમારી પરિપક્વ સ્લેટ બરાબર છે તેથી પરિપક્વ સ્થિતી તેના બદલે યોગ્ય છે તેથી આ સમજી શકાય તેવું છે તેથી વીજળી વ્યાખ્યા દ્વારા પ્રકાશ આ સંપૂર્ણપણે સિદ્ધાંત છે તેથી વીજળી એ વિદ્યુત વિસર્જન છે આ અમે અને તમે પણ જાણો છો તે મેઘ અને પૃથ્વી વચ્ચે અથવા વાદળોની વચ્ચે ઇલેક્ટ્રો સ્થિર વીજળી સંચયનો ઊંચો કરંટ સ્રાવ છે તમે પૃથ્વીની સપાટી પરથી તમે જેને કહો છો તે જ તમે જોઈ શકો છો કે તે મૂળભૂત રીતે તમે જેને વીજળી કહો છો અને તમારા ઇલેક્ટ્રોસ્ટેટિકનો ઊંચો કરંટ સ્રાવ વાદળ અને પૃથ્વી અથવા વાદળો વચ્ચે તમારો વીજળી સંચય છે તેથી જ્યારે તમે જાણો છો કે તમે વિમાન દ્વારા મુસાફરી આ પ્રકારના વાદળ દ્વારા કરી શકો છો ત્યારે તમે જોઈ શકો છો કે ત્યાં 2 વાદળોની વચ્ચે તમારી વીજળી થઇ રહી છે અને તે જ રીતે તે વાદળ અને પૃથ્વીની વચ્ચે છે જેને મૂળભૂત રૂપે આપણે વીજળીનો ઝાંટકો કહીએ છીએ તેથી જે પદ્ધતિ દ્વારા વાદળ ઇલેક્ટ્રિકલી ચાર્જ થાય છે તે હજી સુધી સંપૂર્ણ રીતે સમજી શકાયું નથી પરંતુ તે જાણીતું છે કે વાદળમાં બરફના સ્ફટિકો હકારાત્મક રીતે ચાર્જ કરવામાં આવે છે અને પાણીની ટીપું સામાન્ય રીતે નકારાત્મક ચાર્જ વહન કરે છે તેથી આઇસ ક્રિસ્ટલ તેમનો હકારાત્મક હશે મેં તમને કહ્યું હતું કે જો તમે 5000 કિલોમીટર અથવા તેથી વધુની સપાટીના તાપમાને 0 ડિગ્રીથી ઉપર પહોંચશો અને તે પછી તે માઇનસ થઈ જશે જો તમે આ વસ્તુથી ઉપર તમારા 10 કિલોમીટર સુધી પહોંચશો તો જમીનનું તાપમાન −30° −35 °સે°C છે તેથી હવાઇ વિમાનમાં મુસાફરી એ છે કે આટલા વધારે અંતરથી તમે અંદર કંઈપણ બનાવી શકતા નથી પરંતુ બહારનું તાપમાન ખાસ કરીને આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ તમે ત્યાં જોઈ શકો છો ત્યાં ધણી વાર તાપમાન દર્શાવે છે તે તાપમાન −30° −35°C હશે તેથી તે તમારું છે તેથી વીજળીનો અવાજ તમારા ચાર્જ કેન્દ્રમાં સકારાત્મક છે તેનો અર્થ એ કે તે બરફના સ્ફટિક ઉપર સકારાત્મક છે તે ખરેખર તેના ઉપરના ભાગમાં હકારાત્મક ચાર્જ સેન્ટરનું હકારાત્મક ચાર્જ સેન્ટર છે અને નીચલા વિભાગના નીચલા વિભાગમાં નકારાત્મક ચાર્જ સેક્શન તે પાણીના ડ્રોપ કરે છે તેથી આ કિસ્સામાં વીજળી તમારી ઇલેક્ટ્રિકલી બોલતા આમાં દ્વિધ્રુવીડાઇપોલ શામેલ છે કારણ કે વત્તા ચાર્જ માઇનસ ચાર્જ તેથી આપણે તેને દ્વિધ્રુવી ગણીએ છીએ તેથી તાપમાન અને ઊંચાઈના સંદર્ભમાં સૂક્ષ્મ પ્રવાહનું અર્થઘટન તે આકૃતિ 13 માં બતાવવામાં આવ્યું છે ફકત થોડી રાહ જુઓ થોડી રાહ જુઓ ખરેખર તે તમારી આ આકૃતિ હશે જે મેં તમને બતાવી છે કે તે તમારી છે આ તમારી છે આ આકૃતિ મેં તમને બતાવી છે મારો અર્થ આ આકૃતિ છે કે વાદળ ગમે તે હોય તે આકૃતિ તે તાપમાન આ બધી બાબતો મેં તમને બતાવી છે કે આ cloudવાદળ એક જે આકૃતિ 13 છે તે જુદી જુદી ઊંચાઈ અને તમારું તાપમાન જે આકૃતિ 13 છે જે મેં તમને બતાવી છે તેથી નોંધ લો કે ચાર્જ અલગ થવું એ સુપર કૂલિંગ સાથે સંબંધિત છે અને અવારનવાર ટીપાં ઠંડા પાડવાની સાથે તેથી ચાર્જ કેન્દ્રીકરણ સ્વભાવ અંશત અપડ્રાફટસની દ્રષ્ટીએ વર્ટિકલ પરિભ્રમણવર્ટિકલ સર્ક્યુલેશન ને કારણે છે અને જેને તમે તમારા ડાઉનડ્રાફ્ટ કહો છો તેથી આ તે વસ્તુ છે જે મૂળભૂત રીતે ચાર્જ કેન્દ્રીકરણ છે તે સાથે તમારો ખૂબ ખૂબ આભાર આપણે ફરી પાછા મળીશું